આગળના બે થિયર્મ હું જટિલ સર્કિટને સરળ રીતે રજૂ કરવું મહત્વનું છે તે ધ્યાનમાં લઈશ અને આનો ઉપયોગ ખૂબ જ વ્યાપકપણે થાય છે જે વ્યક્તિએ તેનો પ્રસ્તાવ મૂક્યો તેના નામ પરથી તેને થેવનીન થિયર્મ કહેવામાં આવે છે ચાલો કહીએ કે તમારી પાસે ઘણાં બધાં સ્વતંત્ર સ્રોત અને રેખીય ઘટકો સાથેની સર્કિટ છે અલબત્ત રેખીય ઘટકો એટ્લે કે રેખીય નિયંત્રિત સ્રોત રેખીય રેઝિસ્ટર મૂળભૂત રીતે નિયંત્રિત સ્ત્રોત અને રેઝિસ્ટર્સને આપણે અત્યાર સુધી ધ્યાનમાં લીધું હવે એક અંકુશ એ છે કે નિયંત્રિત સ્ત્રોત આ બ્લોકની અંદરની માત્રાઓ દ્વારા નિયંત્રિત થાય છે ચાલો હું તેને n નિયંત્રિત માત્રા કહું પછી ભલે તે વોલ્ટેજ હોય કે કરંટ તે આ N નેટવર્કની અંદર હોય અને આપણી પાસે બે ટર્મિનલ છે આપણે તેને એક અને બીજો એક પ્રાઈમ કહીએ હવે આ સામાન્ય વાત છે મારો મતલબ છે કે એવા ઘણા કિસ્સાઓ છે જ્યાં આવું થાય છે તે પાવર સપ્લાય હોઈ શકે જ્યાં પાવર સપ્લાયની અંદર એક જટિલ સર્કિટ હોય છે પરંતુ તમારી પાસે ધન અને ઋણ એમ બે ટર્મિનલ છે અથવા એમ્પ્લીફાયર હોઈ શકે અથવા ઘણા કિસ્સાઓમાં ત્યાં જટિલ સર્કિટ છે પરંતુ તમે માત્ર સર્કિટ સાથે જોડાણ કરી શકો તમે સર્કિટની અંદર ફેરફાર કરી શકતા નથી અને માત્ર ટર્મિનલ્સની જોડી હોવી પણ સામાન્ય છે હવે આ કિસ્સાઓમાં જે વ્યક્તિ સર્કિટનો ઉપયોગ કરે છે જે સર્કિટની અંદર ફેરફાર કરી શકતો નથી તેનો કોઈ વાંધો નથી અંદર શું છે તેની કોઈ વાત કરેલ નથી સર્કિટની સંપૂર્ણ રચના જે વધુ ઉપયોગી છે તે સર્કિટનું મોડેલ આપો મોડેલને સરળ બનાવવું જેની હું ટૂંક સમયમાં ચર્ચા કરીશ તેથી તેઓ તેનો ઉપયોગ કરીને ગણતરી કરી શકે સરળ મોડેલ દ્વારા મારો અર્થ છે કે તે ઉપયોગી છે એટ્લે કે એક વપરાશકર્તા તરીકે હું તેની સાથે અન્ય કોઈપણ સર્કિટને જોડી શકું મોડેલ અથવા તેના સમકક્ષ દ્વારા હું શું કહેવા માંગુ છું તે નીચે મુજબ છે સૌ પ્રથમ તે સમાન હોવું જોઈએ અન્યથા હું આખી સર્કિટને કોઈપણ રીતે આપીશ પરંતુ તેને પણ બે ટર્મિનલ્સ છે અને કહો કે હું એ જ સર્કિટને કનેક્ટ કરું છું આ સર્કિટ જે હોય તે આની સાથે હું મારી સર્કિટ અથવા મારું મોડલ કનેક્ટ કરું એવું હોવું જોઈએ કે પછી ભલે હું મારી સર્કિટને આ સંપૂર્ણ સર્કિટ સાથે કનેક્ટ કરું કે મારા મૉડલ સાથે કનેક્ટ કરું તે વર્તે અને તે એવી રીતે જ વર્તે ત્યાં વોલ્ટેજ V1 છે અને જ્યારે હું વાસ્તવિક સર્કિટ સાથે કનેક્ટ કરું ત્યારે તેમાંથી કેટલોક કરંટ પસાર થાય છે જ્યારે વાસ્તવિક સર્કિટ સાથે કનેક્ટ કરું હું મોડેલ સાથે કનેક્ટ કરું ત્યારે વોલ્ટેજ V1 હોવો જોઈએ અને કરંટ I1 હોવો જોઈએ તો આ એક ઉપયોગી મોડેલ છે અને તે જટિલ સર્કિટનો ઉલ્લેખ કરવાને બદલે હું કઈ સર્કિટ કનેક્ટ કરેલી છે તેના બદલે તે સંપૂર્ણ સાચું છે ચાલો કહીએ કે ગ્રાહક માત્ર વિશિષ્ટ મોડેલનો ઉપયોગ કરે છે તેથી હવે આપણે શું કરવા જઈ રહ્યા છીએ તે આ પ્રકારનું મોડેલ મેળવવાનું છે તે માટે આ સર્કિટનું મોડેલ મેળવવા કે જે મારી પાસે n સર્કિટ છે તે માટે પ્રથમ હું સબસ્ટીટ્યુશન થિયર્મનો ઉપયોગ કરીશ તેથી જ મેં અગાઉ તે ચર્ચા કરી હતી હું શું કરીશ તે હું આખાને કરંટ સ્ત્રોત સાથે બદલીશ તેથી હું નેટવર્ક N પર કોપી કરું જેનું મોડેલ મને પસંદ છે અને હું જાણું છું કે આ વિશેની ચર્ચા આપણે પહેલાથી જ કરી છે કે સર્કિટ જે પણ હોય હું તેની સાથે કનેક્ટ કરું છું જો કરંટ I1 દોરવાનો હોય અથવા ત્યાં વોલ્ટેજ ડ્રોપ V1 હોય તો હું તેને તે કરંટ વડે બદલી શકું યાદ રાખો કે આ મોડેલ મેળવવાં માટેનું એક માત્ર પગલું છે આ મોડેલ બનાવવા માટે આપણે આ I1 નું મૂલ્ય જાણવાની જરૂર નથી તેથી હું જે કરવાનો પ્રયાસ કરું છું તે અમુક મનસ્વી સર્કિટ સાથે કામ ન કરો પરંતુ સિંગલ કરંટ સ્ત્રોત I1 અન્ય હું બતાવીશ હું જે મોડેલ મેળવું છું તેમાં I1 ની કિંમત જે હોય તે તે મૂળ સર્કિટમાં સમાન હશે તેથી આશા છે કે હવે આની સમાનતા વિશે કોઈ શંકા નથી કારણ કે આપણે સબસ્ટીટ્યુશન થિયર્મની વ્યાપક ચર્ચા કરી આપણે તેને અગાઉ સાબિત કર્યો છે હવે જો હું તેને I1 વડે બદલું તો હું આશા રાખું કે ત્યાં વોલ્ટેજ V1 હશે હવે ચાલો જોઈએ V1 અને I1 વચ્ચેનો સંબંધ શું આવે છે ચાલો કહીએ કે મને વિશ્લેષણ માટે આ સર્કિટ આપી છે અને મારે V1 ની કિંમત શોધવી છે શક્યતાઓ કઈ છે એક શક્યતા સુપર પોઝિશનનો ઉપયોગ કરવાની છે તેથી હું આને સુપર પોઝિશનનાં બે કેસ તરીકે વિચારીશ હું તેની બે વાર નકલ કરું આ મારી સર્કિટ છે હું આને આ બે કેસોનાં સુપરપોઝિશન તરીકે વિચારું છું હું તેનો ઉલ્લેખ કરીશ આ ક્ષણે કેસ શું છે પ્રથમ કિસ્સામાં હું I1 ને શૂન્ય પર સેટ કરીશ જે ઓપન સર્કિટ છે આ એક I1 શૂન્ય હોવાને અનુરૂપ છે અને સર્કિટની અંદર સ્વતંત્ર સ્ત્રોતો આ બધા સક્રિય છે પછી અન્ય કિસ્સાઓ હું માત્ર I1 ને સક્રિય વિચારું છું સર્કિટમાંનાં સ્વતંત્ર સ્ત્રોતોને શૂન્ય પર સેટ છે તો આ સ્વતંત્ર સ્ત્રોતોને નિષ્ક્રિય અથવા શૂન્ય તરીકે ઓળખાય છે તે યાદ રાખવું સૌથી મહત્વપૂર્ણ છે કે હું માત્ર સ્વતંત્ર સ્ત્રોતોને જ શૂન્ય કરું છું નિયંત્રણ સ્ત્રોતોને નહીં માત્રાને નિયંત્રિત કરતાં નિયંત્રિત સ્ત્રોતો બરાબર આગળ હતા તેમ જ રહે છે અને તે જ્યાં છે ત્યાં માત્ર સ્વતંત્ર સ્ત્રોતો જ છે અને માત્ર સ્વતંત્ર સ્ત્રોતને રદ કરવામાં આવે છે તેથી આ કેસ સ્પષ્ટપણે આ બે કેસોનો સુપર પોઝિશન છે કારણ કે આ કિસ્સામાં આપણી પાસે I1 છે તેથી સર્કિટની અંદરના સ્વતંત્ર સ્ત્રોતો અને જ્યારે અહીં I1 શૂન્ય હોય ત્યારે હું તેને સુપરપોઝિશન તરીકે વિચારું છું અને જ્યારે સર્કિટમાં તમામ સ્વતંત્ર સ્ત્રોતો શૂન્ય છે આ કારણ છે કે મેં અગાઉ સુપરપોઝિશન થિયર્મના અપવાદની ચર્ચા કરી હતી હવે ચાલો આ બે કિસ્સાઓ એક પછી એક જોઈએ આ I1 બરાબર 0 સાથેનો કેસ છે આ કિસ્સામાં યાદ રાખો હું ફક્ત આ સર્કિટનું વિશ્લેષણ કરું છું હું તેની સાથે શું જોડાયેલ છે તેનું વિશ્લેષણ કરતો નથી આ તે છે જે વિકલનને મેં કનેક્ટ કરેલ સર્કિટથી સ્વતંત્ર બનાવે છે જોકે મધ્યવર્તી પગલામાં હું કેટલીક સર્કિટ ધારું છું અને પછી તેમાં થોડો કરંટ I1 વહે છે અને તેથી વધુ હું જે મોડેલિંગ કરું છું તે ફક્ત આ સર્કિટ છે અને તે કઈ સર્કિટ સાથે જોડાયેલ છે તેનાથી સ્વતંત્ર છે તો અહીં હું જે માપી રહ્યો છું તે એ છે કે મારી પાસે આ N સર્કિટ છે જેમાં બે ટર્મિનલ એક અને એક પ્રાઈમ ખુલ્લા છે અને I1 બરાબર 0 છે અને ચાલો હું આને વોલ્ટેજને Vth કહું હું પરિભાષા પછી સમજાવીશ સામાન્યરીતે Vth શું છે તે સ્પષ્ટ કરેલ ધ્રુવીયતા સાથે એક અને એક પ્રાઈમ વચ્ચેનો વોલ્ટેજ છે અને તમે વોલ્ટેજનો ઉલ્લેખ કરો છો અને ધ્રુવીયતા પણ સ્પષ્ટ કરો છો તમારી પાસે એક અને એક પ્રાઈમ છેડાં વચ્ચે ખુલી સર્કિટ છે જે તમે વિચારી શકો છો કે તે ઓપન સર્કિટ છે તે બિલકુલ લોડ થયેલ નથી અને પછી સર્કિટમાં સ્વતંત્ર સ્ત્રોત સક્રિય હોય ત્યારે અહીં વોલ્ટેજ માપો આ Vth પણ સ્પષ્ટ કારણોસર ઓપન સર્કિટ વોલ્ટેજ તરીકે ઓળખાય છે તે આઉટપુટ પર ઓપન સર્કિટ સાથે માપવામાં આવે છે જે એક ઓપન સર્કિટ અથવા આ થિયર્મના સંબંધમાં થેવેનિન વોલ્ટેજ છે તેથી તમને થોડું મૂલ્ય મળશે તમે આ બધું કરો છો તમે તમારી સર્કિટ લો અને તમે એક ટર્મિનલ અને બીજાં પ્રાઈમ વચ્ચે કંઈપણ જોડતા નથી જ્યાં તમે સમકક્ષ શોધવાનો પ્રયાસ કરો છો અને તે ટર્મિનલ પર ઓપન સર્કિટ વોલ્ટેજ શોધો હવે બીજા કિસ્સામાં માત્ર I1 સક્રિય છે અને સર્કિટમાં સ્વતંત્ર સ્ત્રોત શૂન્ય છે અને મારી પાસે આ કરંટ I1 છે અને V1 શું છે આપણે અગાઉ ચર્ચા કરી યાદ રાખો કે સ્વતંત્ર સ્ત્રોત 0 સાથેની આ એક સંપૂર્ણપણે રેખીય સર્કિટ છે સ્વતંત્ર સ્ત્રોતને 0 પર સેટ કર્યા પછી હવે આપણે જાણીએ છીએ કે અહીં આ વોલ્ટેજ V1 આ કિસ્સામાં V1 સાથેનો સ્વતંત્ર સ્ત્રોત શૂન્ય છે આપણે તેને ફક્ત I1 કહીએ છીએ કારણ કે અગાઉના લેક્ચર અને અસાઇનમેન્ટમાં તમે આ પ્રકારનાં પ્રોબ્લેમને ઉકેલ્યા છે જ્યાં તમને કહેવામાં આવે છે કે ત્યાં એક સર્કિટ આપેલી છે અને બે ટર્મિનલ ખુલ્લા છે અને તમને સર્કિટ કેવી દેખાય છે તે માટે પુછવામાં આવે છે અને જો સર્કિટ રેખીય છે કે જેમાં માત્ર રેઝિસ્ટર અને કંટ્રોલ સોર્સ હોય તો અહીં જોતા તે કેવો દેખાય છે ત્યાં અમુક મૂલ્યનો રેઝિસ્ટર છે કેટલોક સમકક્ષ રેઝિસ્ટન્સ હું તેને Req કહીશ તેથી જો તમે તે લીનિયર સર્કિટ લો અને તેને બે ટર્મિનલ વચ્ચે જુઓ તો એક કહે છે કે તેને V લાક્ષણિકતાઓ દ્વારા લાગુ કરવામાં આવે છે તમને તે રેઝિસ્ટરની iv લાક્ષણિકતાઓ જાણવાં મળશે કારણ કે તમારી પાસે આ રેઝિસ્ટન્સની અંદર નિયંત્રિત સ્ત્રોત હોઈ શકે તે હંમેશા ધન હોવું જરૂરી નથી પરંતુ તે હંમેશા રેઝિસ્ટર હોય છે તે કહે છે કે આ V1 એ I1 ના સમપ્રમાણ હશે હવે તે બરાબર શું છે જો તમે I1ની દિશા પર હોવ તો તે અહીંથી રદ થાય છે જ્યાં V1 એ આ ધન ટર્મિનલ સાથે માપવામાં આવે છે છે તેથી હવે જ્યારે તમે ચોક્કસ સર્કિટનાં સમકક્ષ રેઝિસ્ટન્સને માપવા માંગતા હોય ત્યારે તમે શું કરો છો તમે ટેસ્ટ વોલ્ટેજને જોડો છો ચાલો કહો કે આ ધ્રુવીયતા સાથે અને તેમાંથી વહેતા કરંટને માપો અને સમકક્ષ રેઝિસ્ટન્સ VtestItest દ્વારા આપવામાં આવે છે હવે જો તમે જુઓ તો આ V ની ધ્રુવીયતા આના જેવી જ છે પરંતુ I1 વિરુદ્ધ ધ્રુવીયતા સાથે આવે છે તેથી સમકક્ષ R ઋણ ચિહ્ન સાથે દેખાશે V1 જે સ્વતંત્ર સ્ત્રોત શૂન્ય છે આ શૂન્ય સ્ત્રોત છે હું જેનો ઉલ્લેખ કરું છું તે ઋણ રેઝિસ્ટન્સ ગુણ્યા I1 હશે જ્યાં Rth રેઝિસ્ટન્સ એ સર્કિટમાં પાછળ છે Rth એ સર્કિટમાં શૂન્ય પર સેટ કરેલા સ્વતંત્ર સ્ત્રોત સાથેનો રેઝિસ્ટન્સ છે જે સ્વતંત્ર સ્ત્રોતને રદ કરે છે ફરીથી માત્ર ખાતરી કરવા માટે કે તમે આ ઋણ નિશાનીનું કારણ સમજ્યાં છો ચાલો હું આ સર્કિટ લઉં અને સ્વતંત્ર સ્ત્રોતને શૂન્ય છે તો હું સર્કિટમાં રેઝિસ્ટન્સને કેવી રીતે માપીશ એક છેડો અને પ્રાઈમ છેડાં વચ્ચે હું આ રીતે Vtest લાગુ કરીશ અને Itest ને માપીશ અથવા હું Itest લાગુ કરીશ અને Vtest ને માપીશ જો તમે આ ચિત્રની સરખામણી આપણી પાસે અગાઉ જે હતું તેની સાથે કરો તો તે વોલ્ટેજની ધ્રુવીયતા સમાન છે પરંતુ કરંટની ધ્રુવીયતા વિરુદ્ધ છે તેથી જ તમને આ Rth × I1 મળે છે કારણ કે આ કિસ્સામાં તમે જાણો છો કે Vtest એ Rth× Itest છે જ્યાં Rth એ સર્કિટની સમકક્ષ રેઝિસ્ટન્સ છે તે રીતે પાછળ જુઓ બીજી એક વાત જે હું અહીં દર્શાવવા માંગુ છું તે એ છે કે ફરીથી મેં તેની સાથે જોડાયેલ ચોક્કસ સર્કિટથી શરૂઆત કરી તેમ છતાં હું જે અહીં માપું છું તે માત્ર N સર્કિટ સાથે સંબંધિત છે તેથી આખરે હું માત્ર N સર્કિટનું જ મોડેલિંગ કરું છું તેથી આપણી પાસે આ કેસ છે જ્યાં સર્કિટમાં સ્વતંત્ર સ્ત્રોત શૂન્ય છે અને આપણી પાસે આ કેસ છે જ્યાં I1 શૂન્ય છે એટ્લે કે આપણે ઓપન સર્કિટમાં વોલ્ટેજને માપીએ છીએ તેથી આ બંનેને ભેગાં કરવાથી આપણને શું મળે છે તેથી આ મૂળ કેસ આ બે કેસનું સુપરપોઝિશન છે અને આપણે જોયું કે આ કિસ્સામાં અહીંનો વોલ્ટેજ ઓપન સર્કિટનો Vth અથવા થેવેનિન વોલ્ટેજ સિવાય બીજું કંઈ નથી અને અહીંનો વોલ્ટેજ કંઈ નથી પરંતુ I1 × Rth જ્યાં Rth એ સર્કિટમાં તે બે ટર્મિનલ વચ્ચેનો રેઝિસ્ટન્સ છે છે તેથી સ્પષ્ટપણે અહીં આ V1 એ આ બેનું સુપરપોઝિશન છે જે Vth I1× Rth કહે છે હવે t1 ની કિંમતને ધ્યાનમાં લીધા વિના આ સાચું છે કારણ કે Vth અને ith એ ફક્ત n ના ગુણધર્મો છે તેથી ભારપૂર્વક હું બતાવી દઉં કે તે બંને Vth અને Rth એ n ના ગુણધર્મ છે હવે આ બધાનો ઉપયોગ શું છે તે નીચેના મુદ્દામાં છે પ્રશ્ન એ છે કે શું આપણે સરળ સર્કિટ સાથે આવી શકીએ જ્યારે તેની સાથે I1 જોડાયેલ હોય ત્યારે તે સમાન વોલ્ટેજ આપે અને તે ખૂબ જ સરળ છે જો મારી પાસે વોલ્ટેજ સ્ત્રોત Vth અને Rth મૂલ્યનો રેઝિસ્ટન્સ હોય અને કહું કે હું આ કરંટ સ્ત્રોત I1 ને જોડીશ જે મૂળ સર્કિટ સાથે જે પણ સર્કિટ કનેક્ટ કરું તે સ્પષ્ટપણે દર્શાવે છે કે અહીં વહેતો કરંટ I1 છે અને અહીંનો વોલ્ટેજ V1 બરાબર Vth I1× Rth છે તેથી Vth અને Rth નું શ્રેણી સંયોજન મોડેલ હશે એકમાત્ર શરત છે કે આ સર્કિટમાં ફક્ત સ્વતંત્ર સ્ત્રોતો અને રેખીય ઘટકો હોવાં જોઈએ રેખીય ઘટકો શા માટે હોવા જોઈએ કારણ કે તેને મેળવવાં આપણે સુપરપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ જે માત્ર રેખીય સર્કિટ માટે માન્ય છે તેથી જ્યાં સુધી સર્કિટમાં માત્ર સ્વતંત્ર સ્ત્રોત અને રેખીય ઘટકો હોય ત્યાં સુધી તેને આ બે માત્રા Vth અને Rth દ્વારા મોડેલ કરી શકાય છે જ્યાં Vth એ આ ટર્મિનલ અને પ્રાઈમ ટર્મિનલ વચ્ચેનો ઓપન સર્કિટ વોલ્ટેજ છે ચાલો હું આ અને આ પ્રાઈમ ટર્મિનલ તથા સમકક્ષને પણ દર્શાવું તેથી ફક્ત આ બે ટર્મિનલ્સ પર જે કઈ નથી પરતું આ બે ટર્મિનલ્સ પરનો વોલ્ટેજ અને આ ટર્મિનલ્સમાંથી વહેતો કરંટ ધરાવે છે તેથી અહીં આ સરળ મોડેલ જે આ સર્કિટની સમકક્ષ છે જો કે તે જટિલ છે અને તેને થેવેનિન થિયર્મ તરીકે ઓળખવામાં આવે છે તો ખૂબ જ ઉપયોગી છે કારણ કે તમારી પાસે સેંકડો રેઝિસ્ટર અને નિયંત્રિત સ્ત્રોત સાથેની તમારી પાસે જટિલ સર્કિટ છે તે હજારો અને લાખો પણ હોઈ શકે જ્યાં સુધી આ બે ટર્મિનલ એક આ અને એક આ પ્રાઈમ છેડાં પરના સર્કિટના વર્તન વિશે સંકળાયેલ હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી આપણે તેને સિંગલ વોલ્ટેજ સોર્સ અને સિંગલ રેઝિસ્ટન્સ સાથે મૉડલ કરી શકીએ મેં એ પણ બતાવ્યું કે વોલ્ટેજ સોર્સ અને રેઝિસ્ટન્સનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવું તે વોલ્ટેજ સોર્સનું મૂલ્ય એ બીજું કંઈ નથી પણ તમે જોઈ શકો કે એક અને એક પ્રાઇમ ટર્મિનલ્સમાં વચ્ચેની ઓપન સર્કિટનો વોલ્ટેજ છે અને રેઝિસ્ટન્સ એ બીજું કંઈ નથી પરંતુ સર્કિટમાંના તમામ સ્વતંત્ર સ્ત્રોતને રદ કર્યા પછી તમે ટર્મિનલ એક અને એક પ્રાઇમ વચ્ચેનો રેઝિસ્ટન્સ છે તેથી થેવેનિન થિયર્મ કહે છે કે સ્વતંત્ર સ્ત્રોત સાથેની કોઈપણ સર્કિટ એટ્લે કે સ્વતંત્ર વોલ્ટેજ સ્ત્રોત અથવા કરંટ સ્ત્રોત તથા રેઝિસ્ટર અને નિયંત્રિત સ્ત્રોત જેવા રેખીય ઘટકોને બે ટર્મિનલ પર મોડેલ કરી શકાય છે તમને બે ટર્મિનલ Vth મૂલ્યનો વોલ્ટેજ સ્ત્રોત અને Rth રેઝિસ્ટન્સ તથા એક અને એક પ્રાઇમ વચ્ચે Vth અને Rth શ્રેણી સંયોજન દ્વારા આપવામાં આવશે આને થેવેનિન N સમકક્ષ તરીકે ઓળખવામાં આવે છે તેથી તે થેવેનિન થિયર્મ છે અને તમારી પાસે થેવેનિન સમકક્ષ અથવા તમારી n સર્કિટ સમકક્ષ થેવેનિન સમકક્ષ છે અને આ રીતે તમે Vth નું મૂલ્ય નક્કી કરો છો તમે એક અને એક પ્રાઇમ વચ્ચે ઓપન સર્કિટ મુકો છો હંમેશા અહીં મળતો વોલ્ટેજને માપો અહીં હું જે ધ્રુવીયતાને માપું છું તે એક ધન અને એક ઋણ છે તેથી જ હું વોલ્ટેજને માપું છું અને આવી રીતે આપણે તેને સમકક્ષ મૂકવું જોઈએ અને આ રીતે તમે રેઝિસ્ટન્સને માપો છો તમે બધા સ્વતંત્ર સ્ત્રોતોને નિષ્ક્રિય કરો છો તમારી પાસે રેખીય ઘટક તરીકે રેઝિસ્ટર્સ અને નિયંત્રિત સ્ત્રોત રહેશે અને પછી ટર્મિનલ એક અને એક પ્રાઇમ વચ્ચેના સર્કિટમાં જુઓ તમે રેઝિસ્ટન્સ Rth નક્કી કરો છો તેથી આ બન્ને તમને n સમકક્ષ આપશે તેથી તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ મૂળ સર્કિટ કરતાં વધુ સરળ મોડલ છે જેમાં સેંકડો અથવા હજારો અથવા કોઈપણ સંખ્યામાં ઘટકો હશે તેથી જ તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે